નમસ્કાર અને મોડ્યુલ 2 એકમ 11 માં આપનું સ્વાગત છે એકમ 11 એ ADDIE પદ્ધતિ ડિઝાઇન અભ્યાસક્રમના વિકાસ તબક્કાનો એક ભાગ છે અગાઉના એકમમાં આપણે વિકાસ તબક્કાની પેટા પ્રક્રિયા જોઈ ડિલિવરી તકનીકો અને સૂચનાના પ્રકારોની ભૂમિકા સમજી અગાઉના એકમના બે મુખ્ય ઘટકો ડિલિવરી તકનીકો અને સૂચનાના પ્રકારો છે ડિલિવરી તકનીકો જ્યારે બ્લેકબોર્ડ અથવા વ્હાઇટબોર્ડ હજી પણ પ્રભાવશાળી તકનીક છે પુષ્કળ નવી તકનીકો આવી રહી છે અને સરળતાથી ઉપલબ્ધ છે ઘણી સંસ્થાઓએ ધીરે ધીરે આ તકનીકોનો ઉપયોગ શરૂ કર્યો તકનીકના આધારે વિકાસના તબક્કાની પ્રવૃત્તિઓ નોંધપાત્ર રીતે બદલાશે જ્યારે તકનીકો આપને ચોક્કસ સંભવિત લાભ આપે છે પરંતુ તે લાભ મેળવવા માટે વ્યક્તિએ તેમના વિષયો અને પ્રેક્ષકોના સંદર્ભમાં આ તકનીકોની ભૂમિકાને સમજવી જોઈએ દેખીતી રીતે વર્ગખંડમાં આવાશ્યક આધાર માળખું અસ્તિત્વમાં હોવું જોઈએ સૂચનાના પણ ઘણા પ્રકારો છે હજી પણ પ્રબળ છે આપણે કહી શકીએ કે 95 કરતા વધારે સમયે લોકો સામ સામેની સૂચનાનો ઉપયોગ કરે છે આપણી પાસે અન્ય સૂચના પ્રકારો છે જેમ કે મિશ્ર ભણતર ફ્લિપ વર્ગખંડ અને ઓનલાઇન અભ્યાસક્રમ જે પ્રેક્ષકોના નાના જૂથ માટે એવા અભ્યાસક્રમ જેવા હોય છે જ્યાં આપ હાલમાં ભાગ લઈ રહ્યા છો એટલે કે MOOC ત્યાં વિવિધ સૂચના પ્રકારો છે અને દરેક સૂચના પ્રકાર આપને પ્રશિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેનો એક અલગ પ્રકારનો સંબંધ આપે છે અહીં આ સૂચના પ્રકારોનો અસરકારક ઉપયોગ કરવામાં સંબંધની ભૂમિકાને સ્પષ્ટપણે સમજવાની જરૂર છે હાલનું એકમ સૂચના સામગ્રી અને શિક્ષણ સામગ્રીથી સંબંધિત છે સૂચના સામગ્રીના વિકાસ માટે સૂચના ડિઝાઇન ની આવશ્યકતા અને પ્રક્રિયાને સમજવું એ તેનું પરિણામ છે શીખવાની સામગ્રી સરળ અને સીધી છે સૂચનાની કેટલીક ડિઝાઇન ની જરૂરિયાત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જેના આધારે સૂચનાત્મક સામગ્રીનો વિકાસ થાય છે પ્રશિક્ષક અને સૂચના ડિઝાઇન સૂચના ડિઝાઇન શું છે તેનો આપણે પહેલા જ ઉલ્લેખ કર્યો છે સૂચના ડિઝાઇન માં શિક્ષણના અનુભવોની શૃંખલા ગોઠવવામાં આવે છે જે વિદ્યાર્થીઓને જણાવેલ પરિણામ પ્રાપ્ત કરવા અથવા મેળવવામાં સરળતા આપે છે દરેક પ્રશિક્ષક સૂચના સામગ્રી તૈયાર કરે છે જો તેમણે પહેલેથી જ તૈયારી કરી નથી તો તેઓ સૂચના સામગ્રી અનુસાર વર્ગખંડની પ્રવૃત્તિઓ કરશે સૂચના સામગ્રીમાં એવી સામગ્રી હોઈ શકે છે કે જે પ્રશિક્ષક બોર્ડ પર લખવા માંગે છે અથવા જે સ્લાઇડ્સ તેઓ પ્રોજેક્ટ કરવા માંગે છે અથવા વિડિઓ બતાવવા માંગે છે વગેરે પરંતુ વર્ગખંડની પ્રવૃત્તિઓનું વાસ્તવિક સંચાલન પ્રશિક્ષકની યોજના મુજબના સૂચનાત્મક અનુભવોના ક્રમ મુજબ હશે સૂચનાત્મક સામગ્રી પ્રવૃત્તિઓના ક્રમની યોજનાનું પ્રતિનિધિત્વ કરે છે આપણે તેને પટકથા તરીકે કહી શકીએ છીએ અને આ પ્રવૃત્તિઓ કેવી રીતે ચલાવવામાં આવશે પહેલા પ્રવૃત્તિઓનો ક્રમ લખો જેમ કે એ બી સી અને તેથી વધુ દરેક પ્રવૃત્તિ માટે સામગ્રી લખો જેને આપણે સંવાદો કહી શકીએ છીએ પટકથા અને સંવાદો એવા બે શબ્દો છે જેનો ઉપયોગ રંગમંચ અને ચલચિત્રો બંનેમાં થાય છે અને તે કોઈક રીતે સૂચના ડિઝાઇન માટે યોગ્ય શબ્દો છે અહીં જ્યારે આપણે ઉપલબ્ધતા વિશે વાત કરીએ છીએ અથવા એક પટકથા લખવાની આવશ્યકતા છે અને ત્યાર બાદ સંવાદો આવે છે પરંતુ આપ કયા પ્રકારની પટકથા લખવા માંગો છો તેનો અર્થ એ કે પ્રવૃત્તિઓનો ક્રમ અને પ્રકૃતિ જે પ્રશિક્ષક ઇચ્છે છે અથવા પ્રશિક્ષક જે રીતે કરવા માંગે છે આ અંગેનો નિર્ણય પ્રશિક્ષક લે છે પ્રશિક્ષકે કયા પ્રકારની પટકથા તૈયાર કરવી જોઈએ તે વિષે કોઈ નિયમ નથી તે વિષયની પ્રકૃતિ આધારભૂત માળખું ડિલિવરી તકનીકો અન્ય ઉપલબ્ધ સંસાધનો અને પ્રશિક્ષકની પસંદ કરેલ સૂચનાત્મક પ્રવૃત્તિઓ સાથેની સુવિધા પર આધારિત છે સાહિત્યમાં ઘણી મોટી સંખ્યામાં સૂચનાત્મક પ્રવૃત્તિઓ ઉપલબ્ધ છે જુદા જુદા લોકોએ વિવિધ પ્રવૃત્તિઓનો ઉપયોગ કર્યો છે અને પ્રશિક્ષક તમામ પ્રકારની સૂચનાત્મક પ્રવૃત્તિઓથી પરિચિત હોય અથવા તેમની પકડ હોવાની અપેક્ષા રાખવી શક્ય નથી સમય જતાં પ્રત્યેક પ્રશિક્ષક કેટલીક સુવિધાઓ અને અમુક પ્રકારની સૂચનાત્મક પ્રવૃત્તિને પસંદ કરશે સ્ક્રિપ્ટ એની પર નિર્ભર છે કે પ્રશિક્ષકને શું સહજ લાગે છે ભલે વિષય વસ્તુ સમાન હોય તો પણ બે અલગ અલગ પ્રશિક્ષક સભ્યોની કોઈ બે સ્ક્રિપ્ટ સમાન નહીં હોય જે માળખાની અંદર સ્ક્રિપ્ટ લખાય છે તેને સૂચના ડિઝાઇન કહેવામાં આવે છે ઘણા બધા સૂચના ડિઝાઇન માળખા છે આપણે તેને સંપૂર્ણ સૂચિબદ્ધ કરીશું નહીં અથવા તે તરફ ધ્યાન આપીશું નહીં સૂચના ડિઝાઇન મોડેલ એવું કંઈક છે જે વિષે લોકો છેલ્લા 60 70 વર્ષથી અન્વેષણ કરી રહ્યાં છે ઘણા મોડેલ પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે અને તેનો અભ્યાસ થઇ રહ્યો છે આપણે ફક્ત બે મોડેલ નો જ ઉલ્લેખ કરીશું જેમાંથી ફક્ત એક વિષે જ વાત કરીશું જેનો આપણે ઉપયોગ કરીશું ડેવિડ મેરિલ અને ડેવિડ કોલ્બને કારણે બે જાણીતા ID મોડેલ છે ડેવિડ કોલ્બ પ્રાયોગિક શિક્ષણ વિશે વાત કરે છે આપણે તેના પર વિસ્તારથી વાત કરીશું નહીં જ્યારે ડેવિડ મેરિલે 2013 માં શિક્ષણના પાંચ પ્રથમ સિદ્ધાંતોની ઓળખ કરી હતી શિક્ષણના સિદ્ધાંતો ખૂબ અસાધારણ લાગતા નથી તે સહજ જણાય છે પરંતુ તેઓએ પ્રથમ વાર એ બધાને એકસાથે મૂક્યા છે આ સૂચના ડિઝાઇન થી સંબંધિત તેમના દ્વારા 2013 માં લખાયેલ એક પુસ્તક છે જે માહિતીનો સ્રોત છે કાર્યક્રમનો અર્થ તે એક કાર્યશાળા હોઈ શકે અથવા તે 4 વર્ષનો કાર્યક્રમ હોઈ શકે કાર્યક્રમો અને અભ્યાસ કેટલાક અથવા બધા પ્રથમ સિદ્ધાંતોનો ઉપયોગ કરે છે અમને લાગે છે કે તમામ પ્રથમ સિદ્ધાંતોનો ઉપયોગ કરવો અને આપની સૂચનામાં પ્રથમ સિદ્ધાંતોનો સમાવેશ કરવો શક્ય છે પરંતુ જો કોઈ કારણોસર આપને કોઈ એક સિદ્ધાંત પર ધ્યાન આપવું મુશ્કેલ લાગે તો પણ તે યોગ્ય છે કોઈક આપેલ સૂચનાત્મક કાર્યક્રમમાંથી શીખવાની સૂચનાના પ્રથમ સિદ્ધાંતોના અમલીકરણના સીધા પ્રમાણમાં સુગમ બનાવવામાં આવશે જો આપ પાંચેય સિદ્ધાંતો તરફ ધ્યાન આપી શકો અથવા પાંચેયનો સમાવેશ કરી શકો તો શિક્ષણ શ્રેષ્ઠ રીતે પ્રાપ્ત થાય છે જે રીતે આપ આ સિદ્ધાંતોનો ઉપયોગ કરી રહ્યા છો આ તેના સીધા પ્રમાણમાં છે આ ID મોડેલ મેરિલના સિદ્ધાંતો પર આધારિત છે તે આબેહૂબ એવું નથી જેવું મેરિલે સૂચવ્યું હતું શબ્દો સહેજ જુદા જુદા હોય છે પરંતુ મોટેભાગે મોડેલ સમાન હોય છે મેરિલના સિદ્ધાંતોનો પ્રારંભિક બિંદુ એ વાસ્તવિક દુનિયાની સમસ્યા છે કેન્દ્રમાં વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ છે વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ શબ્દો અભ્યાસક્રમ પરિણામ યોગ્યતા સાથે બદલાયા છે ત્યાંથી આગળ વધીને આપણે ક્રમિક રીતે ચતુર્થાંશ તરફ આગળ વધીએ છીએ સક્રિયકરણ અને પ્રેરણા પ્રદર્શન અનુપ્રયોગ જોડાણ અને એકીકરણ પ્રથમ સક્રિય કરો અને પ્રોત્સાહિત કરો પછી નવું જ્ઞાન અને કૌશલ દર્શાવો પછીના તબક્કામાં વિદ્યાર્થી સીધા નવા જ્ઞાનને તરત જ લાગુ કરે છે અથવા કમસે કમ નવા જ્ઞાન સાથે સંકળાય છે આ પછી વિદ્યાર્થી એ નવા જ્ઞાન અથવા નવા કૌશલને એકીકૃત કરે છે જેને તે પહેલેથી જ જાણે છે અથવા તેના પહેલાના જ્ઞાન સાથે જોડે છે આ સાહજિક રીતે સરળ અને સ્પષ્ટ દેખાય છે પરંતુ પ્રવૃત્તિઓનો આ ક્રમ અનિયમિત રીતે નહીં પરંતુ કંઈક અંશે વ્યવસ્થિત રીતે પસાર કરવો પડશે આથી જ આપણને ID મોડેલ ની જરૂર છે શીખવાના સિદ્ધાંતોના નિવેદનો શબ્દોમાં ગૌણ ફેરફારો સાથે નહીં તો મેરિલ દ્વારા જણાવ્યા મુજબ આ સિદ્ધાંતો છે જ્યારે શીખનારાઓ વાસ્તવિક વિશ્વની સમસ્યાઓ અથવા કાર્યોના સંદર્ભમાં જ્ઞાન અને કૌશલ્ય પ્રાપ્ત કરે છે ત્યારે શિક્ષણમાં વૃદ્ધિ થાય છે મેરિલનું કથન વાસ્તવિક દુનિયાની સમસ્યાઓ એ આપણા માટેના કાર્યો છે જે અભ્યાસક્રમના પરિણામો અથવા યોગ્યતાઓ સિવાય કંઈ નથી જ્યારે આપણે સૂચના આલેખન વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે યોગ્યતા શબ્દનો ઉપયોગ કરીશું કારણ કે યોગ્યતા એ અભ્યાસક્રમના પરિણામોનું વિસ્તૃત વર્ણન છે જયારે શિક્ષાર્થીઓને યોગ્યતાના વિષે પ્રોત્સાહિત કરવામાં આવે અને તેમના પૂર્વેના જ્ઞાન અને કૌશલ્યને નવા જ્ઞાન અને કૌશલ્યના આધાર તરીકે સક્રિય કરવામાં આવે ત્યારે શિક્ષણમાં વૃદ્ધિ થાય છે ત્યાં બે મુખ્ય શબ્દ છે વ્યક્તિ પ્રેરિત હોય છે માત્ર જ્યારે આપ પ્રેરિત હોવ ત્યારે આપ ધ્યાન આપશો કે વર્ગમાં શું થઈ રહ્યું છે અથવા કોઈ સૂચનાત્મક પ્રવૃત્તિમાં શું થઈ રહ્યું છે ધ્યાન વિના સ્પષ્ટરૂપે આપે પહેલાથી જ વિદ્યાર્થીને ગુમાવ્યો છે અને અન્ય કોઈ પણ પ્રવૃત્તિનો કોઈ અર્થ નથી ત્યાર બાદ આપ વિદ્યાર્થીના અગાઉના જ્ઞાન અને કૌશલ્યના માનસિક મોડેલ ને સક્રિય કરો છો જે બીજો સિદ્ધાંત છે જ્યારે શીખનારાઓ જ્ઞાન અને કૌશલ્યનું નિદર્શન નિરીક્ષણ કરે ત્યારે શિક્ષણમાં પ્રોત્સાહન મળે છે પ્રશિક્ષક નવું જ્ઞાન દર્શાવે છે તે પ્રયોગ હોઈ શકે છે અથવા તે વ્યાખ્યાન હોઈ શકે છે તે કોઈક વિડિઓની પ્રસ્તુતિ અથવા પ્રયોગશાળામાં પ્રયોગ હાથ ધરવા અથવા કોઈ ભૌતિક પદાર્થ દર્શાવતું હોઈ શકે છે પ્રશિક્ષક જ્ઞાન વિશે વ્યાખ્યાન આપતા નથી તે શીખવા માટેના નવા જ્ઞાન અને કૌશલ્ય દર્શાવે છે જ્યારે શિક્ષાર્થી તેમના નવા પ્રાપ્ત કરેલા જ્ઞાન અને કૌશલને લાગુ કરે છે અથવા તેને સંલગ્ન કરે છે ત્યારે શિક્ષણમાં વૃદ્ધિ થાય છે નિદર્શન પછી તરત જ વિદ્યાર્થીઓ તે જ્ઞાન સાથે જોડાય છે અથવા તે ફક્ત નવા જ્ઞાનને 'લાગુ' કરી શકે છે ઉદાહરણ તરીકે વાસ્તવમાં અરજી કરવી એ સમસ્યા હલ કરવાથી સંબંધિત છે જ્યારે શામેલ થવું એ પ્રવૃત્તિને સમજવાની સાથે પણ સંબંધિત હોઈ શકે છે ધ્યાન અને સક્રિયકરણ જો હું વિદ્યાર્થીઓનું ધ્યાન આકર્ષિત નથી કરી શકતો તો પછીથી હું જે કંઈ પણ કરું છું તેનાથી કોઈ પ્રયોજન સિદ્ધ નથી થતું ધ્યાન ન આપવા માટે હું વિદ્યાર્થીઓ અને ઘણા પરિબળોને દોષી ઠેરવી શકું છું પરંતુ જો મારી પાસે વિદ્યાર્થીનું ધ્યાન નથી તો મેં શરૂઆતમાં જ તે ગુમાવી દીધું છે પ્રથમ બાબત એ છે કે હું કેવી રીતે ધ્યાન આકર્ષિત કરી શકું તેમનું ધ્યાન દોરવા માટે જો આપ 1 2 મિનિટની એક નાની વાર્તા કહી શકો અથવા ખરેખર જે પ્રવૃત્તિ આપ પછીથી રજૂ કરવાના છો તેના કેટલાક ઉદાહરણો આપી શકો છો અથવા આપ કેસ સ્ટડી તરીકે પ્રસ્તુત કરી શકો છો અથવા આપ કંઈક સીમ્યુલેટ પણ કરી શકો છો હમણાં આપની પાસે લેપટોપ અને પ્રોજેક્ટરની સુવિધા છે અને તેથી આપ એક રસપ્રદ સિમ્યુલેશન તૈયાર કરી શકો છો અને તેમનું ધ્યાન આકર્ષિત કરી શકો છો અલબત્ત આ પ્રવૃત્તિમાં વધુ સમય લાગવો જોઈએ નહીં જો તેમાં ખૂબ અધિક સમય લાગે તો આપની પાસે નવું જ્ઞાન દર્શાવવા માટે સમય નથી રહેતો ધ્યાન આકર્ષિત કર્યા બાદ વિદ્યાર્થીઓ તેમના નવા શિક્ષણને એવી કોઈ બાબત સાથે જોડવામાં સક્ષમ થવા જોઈએ જે તેઓ પહેલેથી જ જાણે છે જ્યાં સુધી આપ પહેલેથી જ જાણેલી કોઈ વસ્તુ સાથે જોડી શકશો નહીં ત્યાં સુધી આપ નવી માહિતી એકત્રિત અથવા આત્મસાત કરી શકશો નહીં મગજ આ રીતે કાર્ય કરે છે પરંતુ આપ કોઈપણ નવી માહિતીને તાત્કાલિક જોડવા માટે સક્ષમ હોવા જોઈએ આપ તે જ્ઞાનને સક્રિય કરો છો જેને નવી માહિતી સાથે જોડી શકાય છે સામાન્ય રીતે ઘણા શિક્ષકો પહેલેથી જ એમ કહીને કરે છે ચાલો આપણે અગાઉના વર્ગમાં શું કર્યું હતું તે આપણે જોઈએ અથવા તેનું પુનર્વલોકન કરીએ અગાઉના જ્ઞાનને યાદ કરવાની આ એક રીત છે અથવા કેટલીકવાર અગાઉનું જ્ઞાન કોઈક એવા વિષયથી આવી શકે છે જે વિદ્યાર્થીઓ કદાચ એક સેમેસ્ટર અથવા વર્ષ પહેલા શીખ્યા હશે અથવા માધ્યમિક શાળાના વિષયમાંથી કંઈક શીખ્યા હશે તેને સક્રિય કરવા અને તેનું પ્રતિનિધિત્વ કરવા માટે થોડો સમય આપવો પડશે એટલે કે જો તે લાંબા ગાળાની સ્મૃતિમાં હોય તો તે અંશતઃ ભૂલી ગયા હશે તે જ્ઞાનને ટૂંકા ગાળાના સ્મૃતિ ક્ષેત્રમાં લાવવું પડશે જેથી આપ તે માહિતી પર પ્રક્રિયા કરી શકો અથવા તેની સાથે નવી માહિતી જોડી શકો સક્રિયકરણના ભાગ રૂપે પ્રશિક્ષકે વર્તમાન સ્તરે જ્ઞાનને ચકસવાની અને તેના પર નિર્માણ કરવાની જરૂર છે પૂર્વના શિક્ષણને સપાટી પર લાવીને સક્રિય કરવાની જરૂર છે એક શક્તિશાળી નિવેદન છે "જ્યાં સુધી વર્તમાન નક્કર જ્ઞાન સાથે ના જોડવામાં આવે ત્યાં સુધી કંઈપણ નવું શીખી શકાતું નથી" પરંતુ કોઈક અભ્યાસક્રમમાં અથવા કોઈક વિષયમાં આપની પાસે પૂર્વનું જ્ઞાન અથવા તેનાથી સંબંધિત જ્ઞાન ના હોય ત્યાં શીખવાનો એકમાત્ર રસ્તો છે રટવું બોર્ડ પર પ્રસ્તુત કંઈક અથવા કાગળના ટુકડા પર લખેલી કંઈક વસ્તુ છે આપ ફક્ત ગોખો છો જેને આપણે શિક્ષણના પ્રકાર તરીકે ગણીએ છીએ અને તે પ્રકારનું શિક્ષણ પરીક્ષા પૂર્ણ થયા પછી તરત જ નાશ થઈ જશે શિક્ષકે સૂચિત નવા જ્ઞાનને વિદ્યાર્થીઓના હાલના જ્ઞાન સાથે જોડવા સખત પ્રયાસ કરવો પડશે માનીએ છીએ કે વર્ગમાં આવતા પહેલા બધા વિદ્યાર્થીઓ સમાન સ્તરનું અથવા સમાન જ્ઞાન નહીં હોય પરંતુ તે કરવા માટે તૈયાર રહેવું જોઈએ જો ઘણા વિદ્યાર્થીઓ એક બીજાથી ભિન્ન હોય તો શું થાય છે તે અમે કહીશું નહીં આપ તેની કાળજી કેવી રીતે લેશો આપ ફક્ત એટલું જ કહી શકો કે આમાં સમય લાગે છે આપની પાસે છે કે નહીં તો તે બધા વિદ્યાર્થીઓને આપની સાથે લઈ જવા માટે સમય લાગશે ધ્યાન અને સક્રિયકરણના આ તબક્કા હેઠળ આપ કયા પ્રકારનાં સૂચનાત્મક ઘટકો પ્રવૃત્તિઓ નો ઉપયોગ કરી શકો છો કારણ સમજાવવું પ્રેરણાત્મક વાર્તાઓ સિમ્યુલેશન મલ્ટિમીડિયા પ્રસ્તુતિઓ વર્ગ ચર્ચાઓ પ્રશ્નોત્તરી પુનપ્રાપ્તિકરણ ક્ષેત્રમાં સફર માહિતી એકત્રીકરણ અને માહિતી વિશ્લેષણ અદ્યતન ગ્રાફિક આયોજકો એ કેટલીક પ્રવૃત્તિઓ છે જે ધ્યાન અને સક્રિયકરણને સંબોધિત કરે છે અદ્યતન ગ્રાફિક આયોજકોમાંથી એક અવધારણા માનચિત્ર છે તેનો અર્થ એ નથી કે તે બધાનો ઉપયોગ દરેક સમયે કરવો પડશે પ્રશિક્ષકે નક્કી કરવું જોઈએ કે સામર્થ્ય માટે શું સૌથી યોગ્ય છે કોઈપણ શિક્ષક માટે પ્રદર્શનને સમજવું સરળ છે કારણ કે તે અથવા તેણી હંમેશાં કરે છે પ્રદર્શન એ નવા જ્ઞાન અને કુશળતાની રજૂઆત છે તે વ્યાખ્યાન દ્વારા રજૂ કરી શકાય છે LCD પ્રોજેક્ટર દ્વારા વ્યાખ્યાન અને બ્લેકબોર્ડ અથવા વ્યાખ્યાન અને PPT પ્રેઝન્ટેશન વગેરે વ્યક્તિ કોઈ નવી માહિતી પ્રસ્તુત કરી રહ્યું છે અને સમસ્યાના પ્રકારના આધારે આપ એક અથવા વધુ પ્રયોગ થયેલ ઉદાહરણો શોધી રહ્યા છો જે દર્શાવે છે કે પ્રસ્તુત માહિતી ચોક્કસ પરિસ્થિતિઓમાં કેવી રીતે લાગુ કરવામાં આવે છે હું કેટલી સમસ્યાઓ રજૂ કરું છું દરેક સમસ્યાનો અવકાશ કેટલો છે અને હું જે પણ હું આવશ્યક સુવિધાઓ પર વિચાર કરું છું યોગ્યતાની બધી વિશિષ્ટતાઓને કેવી રીતે સંબોધું છું પ્રોત્સાહિત કરવામાં આવતી કુશળતાના પ્રકાર સાથે પ્રદર્શન સુસંગત હોવું જોઈએ જો કૌશલ ઇલેક્ટ્રોનિક સર્કિટ ની રચના સાથે સંબંધિત છે પરંતુ જો નિદર્શન સર્કિટ ના કાર્યને સમજાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ત્યાં જ અટકી જાય છે ડિઝાઇન પર નહીં તેનો અર્થ એ કે આપ એક ડિઝાઇન ઉદાહરણ પર કામ કરતા નથી ડિઝાઇન ઉદાહરણમાં એ દર્શાવવાનું પણ સમાવિષ્ટ હશે કે સર્કિટ ની કાર્યાત્મક આવશ્યકતા શું છે આપ ઘટકો કેવી રીતે પસંદ કરો છો કયા પ્રકારનાં વિકલ્પો ઉપલબ્ધ છે આપ સર્કિટ ડિઝાઇન કરવા વિશે કેવી રીતે જાઓ છો જો આપ સર્કિટ ની રચના નથી દર્શાવતા તો પછી નિદર્શન એ કૌશલ સાથે સુસંગત નથી કારણ કે આપણે સર્કિટ ની રચના સંબંધિત ક્ષમતાઓને પ્રોત્સાહન આપી રહ્યા છીએ શિક્ષકે સર્કિટ ની રચના દર્શાવવી જ જોઇએ શિક્ષાર્થીઓને સામાન્ય માહિતી અથવા કોઈ સંગઠનના માળખાને ચોક્કસ કિસ્સાઓથી સંબંધિત કરવા માટે માર્ગદર્શન મળવું જોઈએ પ્રમેય પ્રસ્તુત કરવા અથવા સામાન્ય રીતે સમજાવવા કરતા ચોક્કસ ઉદાહરણની આવશ્યકતા હોય છે તેનું મહત્વ શું છે તે શું કરે છે અને ત્યાં છોડી દો આવી માહિતી વિદ્યાર્થીઓની પાસે રહેશે નહીં એવા કયા સૂચનાત્મક ઘટકો છે જેનો આપ ઉપયોગ કરી શકો છો પરસ્પર સંવાદાત્મક વ્યાખ્યાન મલ્ટિમીડિયા પ્રેઝન્ટેશન સિમ્યુલેશન ઉદાહરણ સમસ્યાઓ ક્ષેત્ર નિદર્શન પ્રાયોગિક નિદર્શન ગ્રાફિક આયોજકો અથવા અદ્યતન ગ્રાફિક આયોજકો આપણે ફરી એકવાર એકમ 3 માં આમાંના કેટલાક સૂચનાત્મક ઘટકો વિષે જોશું પ્રાથમિક મુદ્દો શિક્ષાર્થીઓએ કૌશલને અનુરૂપ સમસ્યાઓનું સમાધાન કરવા માટે નવા અર્જિત જ્ઞાન અને પ્રદર્શિત કૌશલની સાથે સંલગ્ન કરવું જોઈએ અથવા તેને લાગુ કરવું જોઈએ તેનો અર્થ એ કે ફરી એકવાર પહેલાંનું ઉદાહરણ લેતા જો કૌશલ ઇલેક્ટ્રોનિક સર્કિટ ની રચના સાથે સંબંધિત છે તો વિદ્યાર્થીએ તરત જ સર્કિટ ની રચના કરવાના તે જ્ઞાનને લાગુ કરવું જોઈએ તે ગમે તેટલું સરળ હોય પરંતુ તે તરત જ લાગુ થવું જોઈએ શીખવાના મૂળભૂત સિદ્ધાંતોમાંથી એક એ છે કે શિક્ષાર્થીએ પ્રશિક્ષણ પછી ન્યૂનતમ સમયના અંતરાલમાં નવી માહિતી અને કૌશલને લાગુ કરવું જોઈએ આપ એવું ના કહી શકો કે હું હમણાં સમજાવી રહ્યો છું આપણે આ જ્ઞાનને થોડા દિવસો પછી અથવા કદાચ સેમેસ્ટર ના અંતે લાગુ કરીશું અથવા કેટલીકવાર એવા કેટલાક અભ્યાસક્રમો હોય છે જ્યાં આપ અટકી જાઓ છો અને કહો છો કે આપણે આ જ્ઞાનને 3 સેમેસ્ટર પછીના અભ્યાસક્રમમાં લાગુ કરીશું અભ્યાસક્રમની રચના કરવાની તે ખોટી રીત છે જ્યાં આપ જે જ્ઞાન પ્રદાન કરી રહ્યાં છો તે તરત જ લાગુ થતું નથી નિદર્શન અને પ્રયોગ વચ્ચેનો સમય ગાળો શક્ય તેટલો નાનો હોવો જોઈએ આ એક મહત્વપૂર્ણ સિદ્ધાંત છે જે સામાન્ય રીતે મોટાભાગના શિક્ષકો દ્વારા અનુસરવામાં આવતો નથી કારણ કે તેઓને લાગે છે કે માહિતીને કોઈ રસપ્રદ રીતે પ્રસ્તુત કરવી અને માહિતીનો પ્રયોગ વિદ્યાર્થી પર છોડી દો આ સંતોષકારક રીતે થઇ શકતું નથી અન્ય એક સિદ્ધાંત છે આપ વિદ્યાર્થીને તેની પાછળના બધા સિદ્ધાંતને સમજ્યા વિના જ્ઞાનને લાગુ કરવા માટે કહો આપ પહેલા તેઓની પાસે જ્ઞાને ને લાગુ કરાવો અને પછી જ્ઞાન પ્રસ્તુત રજૂ કરો આ અભ્યાસક્રમમાં આપણે હમણાં તે જ કરી રહ્યા છીએ અમે આપને કરવા માટેની પદ્ધતિઓ પ્રસ્તુત કરી રહ્યા છીએ અને આપને આશ્વશ્ત કરીએ છીએ કે તેની પાછળ ઘણા સિદ્ધાંત છે અમે તમામ સિદ્ધાંતો અને કયા સંશોધન કરવામાં આવ્યા છે તે સમજાવી રહ્યાં નથી અમે ફક્ત એટલું જ કહીએ છીએ કે વિશ્વાસ કરો કે આ વ્યવસ્થિત રીતે સંશોધન કરેલા સિદ્ધાંતો છે જેના આધારે અમે આપની સમક્ષ નવી માહિતી પ્રસ્તુત કરી રહ્યા છીએ જ્યારે વિદ્યાર્થીઓ નવા જ્ઞાન સાથે જોડાય છે ત્યારે પ્રશિક્ષક અથવા વિદ્યાર્થીએ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે તેમના નવનિર્મિત માનસિક મોડેલ ની શુદ્ધતા અને પર્યાપ્તતા સુનિશ્ચિત કરવા માટે ક્યાં તો આંતરિક અથવા સુધારાત્મક પ્રતિસાદ મેળવવો જોઈએ જ્યારે આપ તેને જોડતા હો ત્યારે વિદ્યાર્થીઓ તેમના હાલના જ્ઞાન અથવા હાલના માનસિક મોડેલ સાથે નવી માહિતીને જોડતા હોય છે જ્યારે તેઓ જોડતા હોય લાગુ કરી રહ્યા હોય ત્યારે સંભાવના છે કે તેઓ થોડી ભૂલો કરે છે અને સુધારાત્મક પ્રતિસાદ આપવો જોઈએ કોચિંગ અથવા ટ્યુટરિંગ અથવા સંકેતો આપવા અને આ પ્રકારે શીખવામાં સુધારો થઈ શકે છે જો આપ ઈચ્છો છો કે વિદ્યાર્થી જ્ઞાનને સંમિલ્લિત કરે તો ધીમે ધીમે કોચિંગ પાછું ખેંચી લેવું જોઈએ આ વાંચતી વખતે આપ મલકાતાં હશો આ બધા માટે સમય ક્યાં છે હું મારા વર્ગના 60 વિદ્યાર્થીઓને કેવી રીતે સંભાળી શકું અને વર્ગખંડમાં દરેક વિદ્યાર્થીની જરૂરીયાતોને પૂર્ણ કરવા માટે મારી પાસે ક્યાં સમય છે હા આપની પાસે સમય નથી અને તે જ પડકાર છે આ પડકારને કેવી રીતે દૂર કરવો તે એક અલગ મુદ્દો છે પરંતુ કેટલીક તકનીકીનો ઉપયોગ નોંધપાત્ર રીતે સહાય કરી શકે છે આપણે ત્રીજા એકમમાં તેમાંથી કેટલાક વિશે વાત કરીશું પરંતુ આ સમસ્યા હંમેશાં હોય છે અને ખાસ કરીને જો આપની પાસે વ્યાપક રૂપે ભિન્ન ક્ષમતાઓવાળા વિદ્યાર્થીઓ છે તો નિશ્ચિત સમયમાં નિમ્ન છેવાડાના તેમજ ઉચ્ચતમ વિદ્યાર્થીઓની જરુરીયાત પૂરી પાડવી સરળ નથી અને ઘણી વખત તે શક્ય ન હોય બધા વિદ્યાર્થીઓને આપની સાથે રાખવા માટે આપે અન્ય માધ્યમોનો ઉપયોગ કરવો જોઈએ લાગુ કરવામાં અને જોડવાના સૂચનાત્મક ઘટકોમાં નોંધ બનાવવાનો એટલે કે આપ આ વિદ્યાર્થીઓને એક નાની નોંધ લખવા માટે કહી શકો સારાંશ વ્યક્તિગત સમસ્યા નિરાકરણ અભ્યાસ સમૂહમાં સમસ્યાનું નિરાકરણ અહેવાલ લેખન પ્રસ્તુતિઓ સમૂહ ચર્ચા અને ઘણા બધાનો સમાવેશ થાય છે આ કેટલાક સૂચનાત્મક ઘટકો છે જેના વિષે આપને પછીના એકમમાં ચર્ચા કરીશું શિક્ષાર્થીએ જે કઈં પણ તેઓ શીખ્યા તેના પર થોડું ચિંતન કરવું જોઈએ તેનો અર્થ એ કે આંતરિક રીતે એ બાબત પર ધ્યાન એવું કે તે તેણીએ શું શીખ્યું અને તે કેમ મહત્વપૂર્ણ છે તે તેણી કઈ પરિસ્થિતિમાં આ માહિતીનો ઉપયોગ કરે છે અથવા તે તેણી તેને યોગ્ય રીતે સમજ્યા હતા વિદ્યાર્થીએ ચિંતન કરવું જોઈએ આ પ્રક્રિયામાં શીખનાર સાથીઓ સાથે ચર્ચા કરવા માંગે છે આપ આપના પાડોશી સાથે વાત કરો છો અથવા તે 23 લોકોના જૂથમાં હોય શકે છે જો આપે કોઈ સ્થાન લીધું છે તો આપ તેનો બચાવ કરવામાં સક્ષમ હોવા જોઈએ હા મારી સમજ સાચી છે પછી અંતે તેમને તેના હાલના માનસિક મોડેલ સાથે જોડો આ એકીકરણની પ્રક્રિયા છે સૂચનાત્મક ઘટકોમાં વર્ગ ચર્ચાઓ સમૂહ ચર્ચાઓ પ્રશ્નોત્તરી સારાંશ અને આપ લક્ષ્યો પણ દર્શાવો છો અને લક્ષ્યના સંદર્ભમાં આપ ક્યાં સુધી આવ્યા છો અને આપ ક્યાં છો અને ક્યાં સુધી જવું છે લક્ષ્યો અને પ્રતિક્રિયા હોઈ શકે છે સૂચનાત્મક ઘટકની સંરચના આપણે કયા ક્રમમાં જઈશું પ્રથમ બાબત છે કૌશલ નિવેદન જેનાથી આપણે બધા પરિચિત છીએ પ્રથમ તબક્કો ધ્યાન અને સક્રિયકરણ છે આપણે એમ કહીએ કે કૌશલ એ એક સૂચનાત્મક એકમ છે તે 2 થી 4 કલાકનો હોઈ શકે છે ૪ કલાકના સૂચનાત્મક એકમ 3 કલાકનું વ્યાખ્યાન ના હોય શકે અને શરૂઆતમાં અને અંતમાં થોડીવાર વિદ્યાર્થીઓ જ્ઞાનનો ઉપયોગ કરે છે નવું જ્ઞાન દર્શાવવા અને તેને લાગુ કરવા વચ્ચેનો સમય ગાળો શક્ય તેટલો ઓછો હોવો જોઈએ આપણે અહીં દર્શાવ્યા મુજબ સૂચના એકમ ને વિભાજીત કરીશું ધ્યાન અને સક્રિયકરણ તબક્કા બાદ એક નાનું નિદર્શન અને એક નાનો અનુપ્રયોગ તબક્કો આવે છે અને ત્યારબાદ તેની શ્રેણી છે કૌશલમાં આપને અનુપ્રયોગ અને ત્યાર બાદ નિદર્શનના ૩ થી અધિક તત્વોની જરૂર નહિ પડે આ પ્રકારના ક્રમ પછી શિક્ષાર્થીઓએ જ્ઞાનને એકીકૃત કરવું જોઈએ નિદર્શન અને અનુપ્રયોગનું વિભાજન સંપૂર્ણ રીતે પ્રશિક્ષક દ્વારા નક્કી કરવામાં આવે છે આ માટે થોડા અભ્યાસની જરૂર છે અને શિક્ષકોનો સમૂહ હોય અથવા કમ સે કમ ૨ શિક્ષકો એકબીજા સાથે વાતચીત કરે તો આ શ્રેષ્ઠ રીતે કરી શકાય છે સૂચનાત્મક એકમનું ઉદાહરણ આ રીતે સૂચનાત્મક એકમ માટેની સ્ક્રિપ્ટ બનાવવામાં તૈયાર કરવામાં આવે છે કોષ્ટક એ સ્ક્રિપ્ટ દર્શાવવાની સારી રીત થશે પ્રોગ્રામિંગ પરના અભ્યાસક્રમનું આ સૂચનાત્મક એકમ 6 છે સૂચનાઓના જમ્પ સમૂહને સમજો કૌશલ નિવેદન 2 કલાક માટે નિર્ધારિત થયેલ છે અને ત્યાં કોઈ પ્રયોગશાળા નથી આ કૌશલ એ કાર્યક્રમ પ્રવાહ નિયંત્રણ સૂચનોને સમજવાનો ભાગ છે CO3 હેઠળ અન્ય સૂચનાત્મક એકમો છે 2 કલાક છે કૌશલની સુસંગતતાને સમજાવવા માટે હું લગભગ 5 મિનિટ લઉં છું અર્થપૂર્ણ કાર્યક્રમો લખવા માટે સૂચનાના જમ્પ સમૂહને સમજવું જરૂરી છે અહીં આપણે બ્લેકબોર્ડનો ઉપયોગ કરવાનું નક્કી કરીએ છીએ કદાચ હું ઉદાહરણ બતાવીશ અને કહીશ કે આ રીતે જમ્પ સૂચના સંબંધિત છે સક્રિયકરણ વિદ્યાર્થીઓને પહેલેથી જ ખબર છે એવા એલ્ગોરિધમ્સ અને સી પ્રોગ્રામના ઉદાહરણો પ્રસ્તુત કરવામાં PPTનો ઉપયોગ કરીને હું 10 મિનિટનો સમય લઉ છું ત્યાર બાદ હું PPT દ્વારા બિનશરતી જમ્પ સૂચનો રજૂ કરવા 30 મિનિટ સુધી નિદર્શન 1 કરું છું ત્યાર બાદ વિદ્યાર્થીઓ તે જ્ઞાનને તરત લાગુ કરી શકે તે માટે હું ૧૫ મિનિટ ફાળવું છું આ પ્રશ્નોત્તરીના રૂપમાં હોઈ શકે છે જ્યાં વિદ્યાર્થીઓ આપેલ જમ્પ સૂચનાનું લક્ષ્ય નક્કી કરે છે જ્યારે તેઓ જ્ઞાનનો ઉપયોગ કરી રહ્યા હોય ત્યારે તેઓ તે બધી બુદ્ધિગમ્ય પરિસ્થિતિઓમાં લાગુ કરતા નથી પરંતુ તેઓ તરત જ તે જ્ઞાન સાથે જોડાય છે જો મારી પાસે ફક્ત 15 મિનિટ હોય તો હું તે કેવી રીતે કરી શકું આ એક પડકાર છે તે એ બાબત પર નિર્ભર છે કે આપ કયા પ્રકારની તકનીકનો ઉપયોગ કરી રહ્યાં છો વર્ગખંડનું સત્ર બીજો કલાક તે વાંચવા માટે હું આપને ફક્ત 2 મિનિટ આપીશ બીજું ઉદાહરણ CO5 હેઠળ સૂચના એકમ U12 CO5 હેઠળ આપણી પાસે 4 કૌશલ છે C4 ડિઝાઇન ચોકસાઇ રેક્ટિફાયર્સ અને DC વોલ્ટેજ રેગ્યુલેટર થી સંબંધિત છે ૨ કલાકના વર્ગની જરૂર છે CO5 એ ખૂબ લાબું નિવેદન છે જ્યાં ડિઝાઇન સર્કિટ્સ છે કે જે ઘણા એનાલોગ રેખીય સિગ્નલ પ્રોસેસીંગ કાર્ય કરે છે પ્રથમ કલાક વિષે વાત કરીએ જેમાં સુસંગતતા સક્રિયકરણ પ્રદર્શન અને અનુપ્રયોગ શામેલ છે અહીં અનુપ્રયોગની દ્રષ્ટિએ વિદ્યાર્થીઓ ચોક્કસ અર્ધ તરંગ સર્કિટ નું અનુકરણ કરશે અને 10 મિલિવોલ્ટ થી 5 વોલ્ટ ની ઇનપુટ વોલ્ટેજ શ્રેણી પર તેની ચોકસાઈ દર્શાવશે અનુપ્રયોગમાં વિદ્યાર્થીઓને કંઈક અનુકરણ કરવાની આવશ્યકતા હોય છે જેમાં તેમને લેપટોપ ની જરૂર હોય છે અહીં નવા નિદર્શન કરેલા જ્ઞાનના અનુપ્રયોગ માટે વાસ્તવિક સિમ્યુલેશન ની જરૂર પડશે જેનો અર્થ છે કે વિદ્યાર્થીઓ પાસે તેમના જરૂરી ઉપકરણો છે તેઓ પાસે ઇન્ટરનેટ છે અને જે સર્કિટ બનાવવાની જરૂર છે તે તેઓને પહેલેથી જ આપવામાં આવી છે તેઓ માત્ર ચોક્કસ ઇનપુટ વોલ્ટેજ શ્રેણી પર સર્કિટની ગતિવિધિને જોઈ રહ્યા છે અને તે અહીં સ્ક્રિપ્ટ છે બીજ કલાકમાં ફરી હું આપને વાંચવા માટે 2 મિનિટ આપીશ આપણે 2 નિદર્શન અને 2 અનુપ્રયોગ જોયા અને છેવટે આપણે એકીકૃત કર્યું જેના માટે આપણે 10 મિનિટ ફાળવી આપણે અહીં શું કરી રહ્યા છીએ ચોકસાઇ સુધારણા અને વોલ્ટેજ નિયમન સહિતના બે મહત્વપૂર્ણ સિગ્નલ પ્રોસેસિંગ એપ્લિકેશન પ્રાપ્ત કરવામાં oop ampની આસપાસ પ્રતિસાદની ભૂમિકા વિશે ચર્ચા કરો તેનો અર્થ એ કે 2 એનાલોગ સિગ્નલ પ્રોસેસિંગ એપ્લિકેશન છે ચોકસાઇ સુધારણા અને વોલ્ટેજ નિયમન આ બંને ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરીને મેળવી શકાય છે અને આપણે મુખ્યત્વે પ્રતિસાદનો ઉપયોગ કરીને તે પ્રાપ્ત કરી રહ્યા છીએ વિદ્યાર્થી માટે 'એનાલોગ સર્કિટ્સ અને સિસ્ટમ ' સંદર્ભે પ્રતિસાદની ભૂમિકાને સમજવી જરૂરી છે અને ત્યાં જ એકીકરણ થાય છે આપણે પ્રતિસાદની ભૂમિકાની ચર્ચા કરવાની પ્રક્રિયા જોઈએ છીએ અમે આપને સૂચનાત્મક એકમો માટે સ્ક્રિપ્ટ લખવાના બે દ્રષ્ટાંત આપ્યા છે હવે કાર્યસંબંધિત ભાગ પર આવીએ સૂચનાત્મક એકમ માટે સૂચના સામગ્રી તૈયાર કરવાની છે આપણે એ રીતે ઓળખીએ છીએ અને સૂચના એકમની રચના અનુસાર સૂચના સામગ્રીનું આયોજન કરવું જોઈએ તેનો અર્થ એ કે જ્યારે આપ લખી રહ્યા હો ત્યારે આપ ધ્યાન અને સક્રિયકરણ જેવા શીર્ષક મૂકી શકો છો તે અંતર્ગત વિદ્યાર્થીનું ધ્યાન દોરવા અથવા તેઓને પ્રોત્સાહિત કરવા માટે આપ ખરેખર શું રજૂ કરવાનું વિચારી રહ્યા છો તે લખો તે પછી આપણે નીચે લખીશું કે અગાઉના જ્ઞાનને સક્રિય કરવા માટે હું કઈ પ્રવૃતિઓ વિચારી રહ્યો છું જો હું પ્રશ્નોત્તરી કરાઉં છું તો મારે પ્રશ્નોત્તરી શું છે તે લખવું જોઈએ અથવા જો હું કોઈ ચર્ચા રજૂ કરું છું તો મારે તે ચર્ચાની રચના કરવી જ જોઇએ કારણ કે ધ્યાન રાખો વર્ગખંડમાં સમય ખૂબ જ મર્યાદિત હોય છે અને વ્યક્તિ ભટકી શકે છે જો આપ ચર્ચા શરૂ કરો છો તો વસ્તુઓ ઝડપથી આપના હાથ બહાર જતી રહે અને ઘણો સમય વેડફાઈ શકે છે અને આ જ કારણસર આપે સ્ક્રિપ્ટ ખૂબ સ્પષ્ટ લખવી પડશે સૂચના સામગ્રીમાં યોગ્યતા નિવેદન ધ્યાન અને સક્રિયકરણ નિદર્શન અનુપ્રયોગ જે એક કરતા વધુ હોઈ શકે છે અને અંતે એકીકરણનો સમાવેશ થશે પ્રત્યેક હેઠળ આપણે અમુક મર્યાદિત સંખ્યામાં સૂચનાત્મક ઘટકોનો ઉપયોગ કરીએ છીએ અને આપે સ્ક્રિપ્ટ મુજબ સામગ્રી તૈયાર કરવી જોઈએ નિદર્શન અને અનુપ્રયોગ માટેના સૂચનાત્મક ઘટકોની પસંદગી પ્રશિક્ષકે કરવી પડશે સૂચના સામગ્રી દરેક સૂચનાત્મક તત્વ માટે ફાળવવામાં આવેલા સમય પર આધારીત છે આ રીતે આપે સૂચનાત્મક સામગ્રી તૈયાર કરવી જોઈએ આપણે કદાચ તે સાહજિક રીતે કરીશું પરંતુ જ્યારે આપ તે સહજ રીતે કરો છો ત્યારે કદાચ આપણે બધા સૂચનાત્મક એકમો અને બધી પ્રવૃત્તિઓ પર સમાન ધ્યાન આપી શકીએ નહીં તેથી આપ એક સૂચનાત્મક એકમ માટે નમૂનો બનાવી શકો છો પછી આપ તેને ભરવાનું શરૂ કરી શકો છો જેથી કંઈપણ રહી ન જાય ફરી એક વખત ઘણા શિક્ષકની પ્રતિક્રિયા એવી હશે કે આપ શિક્ષણ અને ભણતરને માર્યાદિત કરો છો આ પ્રતિબંધ નથી તે આપના માટે આપની પોતાની માર્ગદર્શિકા બનાવવામાં સહાય કરવા માટે છે આ રીતે આપ અમુક તત્વો માટે અવકાશ માટે છોડતા નથી અથવા આપનું કોઈ સારું કામ આકસ્મિક નથી શિક્ષણ સામગ્રી ને સમજવું એટલું કઠિન નથી ચાલો આપણે ઇલેક્ટ્રોનિક્સ પરના સૂચનાત્મક એકમના ઉદાહરણ પર વિચાર કરીએ જેમાં કોઈ અમુક ચોકસાઇવાળા રેક્ટિફાયર્સ અને વોલ્ટેજ નિયમનકારોની રચના કરવાનો પ્રયાસ કરી રહ્યું છે હું આ સામગ્રી કોઈ પરિચિત પાઠયપુસ્તક અથવા કેટલાક ઇન્ટરનેટ સ્રોતમાંથી લઇ શકું છું તો હું શું કરું હું પસંદ કરેલા પાઠ્યપુસ્તકમાંથી પૃષ્ઠક્રમને સૂચિબદ્ધ કરી સામગ્રી પસંદ કરું છું અથવા હું આપને વિવરણ સાથે ઇન્ટરનેટ લિંક આપું છું અથવા જો મને લાગે કે પાઠયપુસ્તકોમાં મને જે સામગ્રી મળી છે તેમાંથી કોઈપણ સંતોષકારક નથી હું સામગ્રી તૈયાર કરું છું અને તે વિદ્યાર્થીને આપું છું તેથી કાં તો આપ શીખવાની સામગ્રી પસંદ કરો છો અથવા પોતે તૈયાર કરો છો મોડે મોડે ઘણી શૈક્ષણિક પ્રબંધન પ્રણાલી બજારમાં આવી રહી છે તેઓ આપને પાઠયપુસ્તકો અને ઓનલાઇન સંસાધનોથી સંબંધિત વિડિઓ સામગ્રી સંગ્રહિત કરવા દે છે હું કહું છું કે પૃષ્ઠ 76 થી 85 એ પરિચિત પાઠયપુસ્તકની સામગ્રી છે હવે હું આખા પુસ્તકને મારા સર્વર પર મૂકી શકું છું અથવા હું ફક્ત થોડા પાના લઈ શકું છું અને તેને મારા વિશિષ્ટ સૂચનાત્મક એકમ સાથે જોડી શકું છું એ જ રીતે હું ઇન્ટરનેટ પર ઉપલબ્ધ 30 મિનિટનો વિડિઓ પ્રસ્તુત કરવા માંગતો નથી ફક્ત 3 મિનિટનો ભાગ જ સંબંધિત છે હવે ઇન્ટરનેટ પર ઉપલબ્ધ 30 મિનિટની વિડિઓ માંથી 3 મિનિટની પ્રસ્તુતિને ક્લિપ કરવા અને તે શીખવાની સામગ્રી તરીકે ઉપલબ્ધ કરાવવા માટેનાં સાધનો ઉપલબ્ધ છે તેથી અમે આપને એક એવા રસપ્રદ અભ્યાસ કરવાની વિનંતી કરીએ છીએ અમે આ લગભગ સો જેટલા શિક્ષકો સાથે કર્યું છે અને તેમને આનંદદાયક અનુભવ મળ્યો આપે શીખવેલા અથવા પરિચિત અભ્યાસક્રમમાંથી પસંદ કરેલ કૌશલ માટે એક સૂચના એકમની રચના અથવા સ્ક્રિપ્ટ બનાવો આપ કૃપા કરીને તે અનિવાર્યપણે કોષ્ટક માં બનાવવાનો પ્રયાસ કરો કોષ્ટક કે જે અમે આપને આપ્યું છે અને જો આપ આપના અભ્યાસના પરિણામો અમને જણાવશો તો અમને ગમશે અને આગામી એકમ 12 માં આપણે આગળના તબક્કામાં જઈએ અને અમલીકરણના તબક્કાની પેટા પ્રક્રિયાને સમજીએ